તેથી છેલ્લા લેક્ચરમાં આપણે બેટન સિસ્ટમની ડિઝાઇન પદ્ધતિની ચર્ચા કરી છે તેથી બેટન સિસ્ટમમાં મૂળભૂત રીતે આપણે જે ડિઝાઇન કરવાની જરૂર છે તે સૌ પ્રથમ બિલ્ડ અપ વિભાગ માટે 2 કમ્પ્રેશન સભ્યો વચ્ચેનું અંતર શોધવાનું છે અને પછી બેટન સભ્યો વચ્ચેનું અંતર શોધવાનું છે બેટન પ્લેટો ચોક્કસ અંતરે પૂરી પાડવામાં આવશે પછી બે બેટન સભ્યો વચ્ચેનું આ અંતર શોધવાનું છે અને પછી આપણે બેટન સભ્યના પરિમાણો શોધવાની જરૂર છે બેટન સભ્યના પરિમાણો એટલે બેટનની ઊંડાઈ બેટનની જાડાઈ અને બેટનની લંબાઈ અને આ હકીકતમાં આપણે બોલ્ટ કનેક્શન કે વેલ્ડેડ કનેક્શન માટે જઈ રહ્યા છીએ તેના પર આધાર રાખે છે તેના આધારે આપણે બેટનના પરિમાણો શોધવાના છે અને એકવાર બેટનનું પરિમાણ થઈ જાય આપણે તપાસ કરવાની જરૂર છે કે શું બેટન તેટલો ભાર વહન કરવામાં સક્ષમ છે કે નહીં એકવાર તે થઈ જાય જો બેટન એ તાકાતના દૃષ્ટિકોણથી બેટનના પરિમાણો બરાબર છે તો અમે જોડાણની ડિઝાઇન પર જઈશું બેટનનું જોડાણ મારો મતલબ બેટન અને જોડાણ સભ્ય વચ્ચેનું જોડાણ છે તો મેં કહ્યું તેમ કનેક્શન 2 પ્રકારનું હોઈ શકે છે એક વેલ્ડ કનેક્શન અને બીજું બોલ્ટ કનેક્શન છે તેથી કનેક્શનના પ્રકાર પર આધાર રાખીને આપણે એ જાણવાનો પ્રયત્ન કરીશું કે કયા પ્રકારના દળો વિકસી રહ્યા છે તણાવના પ્રકારો શું છે વિકાસ કરી રહ્યા છે વાસ્તવમાં સ્ટ્રેસ મૂળભૂત રીતે શીયર કરેલ સ્ટ્રેસ હશે અને બેન્ડિંગ સ્ટ્રેસ ચિત્રમાં આવશે અને આપણે સમકક્ષ સ્ટ્રેસ જેવા સંયુક્ત તાણને શોધવાનું છે અને પછી આપણે એ જોવાની જરૂર છે કે તે સેવ છે કે નહીં તો આ તે પદ્ધતિ છે જેની આપણે ચર્ચા કરી છે હવે હું બોલ્ટ કનેક્શનની વિગતો અને વેલ્ડ કનેક્શનની વિગતો કેવી રીતે શોધી શકાય તે જોવા માટે આ લેક્ચરમાં એક ઉદાહરણ અને આ લેક્ચર પછી બીજું ઉદાહરણ આપીશ આજે આપણે બોલ્ટ કનેક્શન વિગતો વિશે ચર્ચા કરીશું તો ચાલો આ ઉદાહરણ પર જઈએ તો અહીં આપણે 10 મીટર લંબાઇનો સ્તંભ ડિઝાઇન કરવાનો છે અને જે 1150 કિલો ન્યૂટન વહન કરે છે અને સ્તંભ સ્થિતિમાં સંયમિત છે પરંતુ બંને છેડે દિશામાં નહીં તેથી સંયમિત સ્થિતિ આપવામાં આવી છે હવે બેક ટુ બેક મૂકવામાં આવેલા ચેનલ વિભાગોનો ઉપયોગ કરીને બિલ્ટ અપ કૉલમ ડિઝાઇન કરો અને પછી બોલ્ટ કનેક્શનનો ઉપયોગ કરીને બેટન પ્લેટો ડિઝાઇન કરો તેથી ત્યાં 2 ભાગો છે એક કોલમ ડિઝાઇન કરી રહ્યો છે જેનો અર્થ છે કે આપણે જાણવું પડશે કે આપણે ચેનલ વિભાગનો બેક ટુ બેક ઉપયોગ કરવો પડશે તેથી આપણે જાણવું પડશે કે ચેનલ વિભાગનું કદ શું છે અને અંતર શું છે તેથી કે આપેલ ભાર વિભાગ દ્વારા ટકી શકે છે તો આ પહેલો ભાગ છે આપણે પહેલાથી જ જાણીએ છીએ કે તે કેવી રીતે કરવું અને બીજો ભાગ એ છે કે આપણે બોલ્ટ કનેક્શનનો ઉપયોગ કરીને બેટન પ્લેટો ડિઝાઇન કરવાની છે તેથી પ્રથમ ભાગ હું ખૂબ જ ઝડપથી જઈશ અને તે અમને ખબર છે પરંતુ અમારે આમાંથી પસાર થવું પડશે કારણ કે અમારે બેટન પ્લેટોના પરિમાણો અને અન્ય બાબતોને જાણવી પડશે માફ કરશો 2 સભ્યો વચ્ચેનું અંતર કમ્પ્રેશન મેમ્બરનું કદ સિવાય કે આપણે જાણીએ કે અમે બેટન પ્લેટોના પરિમાણો શોધી શકીશું નહીં તેથી બેટન પ્લેટોના પરિમાણો શોધવા માટે આપણે આ જાણવાની જરૂર છે તેથી પ્રથમ આપણે બેટન પ્લેટ્સ સ્તંભના પરિમાણો અને તેના અંતરની ગણતરીમાંથી પસાર થઈશું તેથી જો આપણે જોઈએ કે આપણે જાણીએ છીએ તેમ નિયંત્રિત સ્થિતિ મુજબ લંબાઈ અસરકારક લંબાઈ વાસ્તવિક લંબાઈમાં માત્ર એક હશે જેથી તે 10000 મિલીમીટર હશે અને બળ 1150 કિલો ન્યૂટન આપવામાં આવ્યું છે તેથી હું જરૂરી શોધી શકું છું તેથી તે જરૂરી વિસ્તારમાંથી હું ચેનલ વિભાગમાં ચોક્કસ વિભાગ પસંદ કરી શકું છું તેથી જરૂરી વિસ્તારને પરિપૂર્ણ કરવા માટે અમે ISMC 350 પસંદ કરી શકીએ છીએ અને જેના પરિમાણો મારો મતલબ ક્રોસ વિભાગીય ગુણધર્મો આપવામાં આવે છે તેથી વ્યક્તિગત ચેનલ વિભાગોની ક્રોસ વિભાગીય ગુણધર્મો આપેલ છે હવે આપણે સંયુક્ત વિભાગના ક્રોસ વિભાગીય ગુણધર્મો શોધવાની જરૂર છે તેથી તે શોધવા માટે આપણે સૌપ્રથમ સંયુક્ત વિભાગનું ક્ષેત્રફળ શોધીશું જે 2 થી 5366 મિલીમીટર ચોરસ છે પછી આપણે શોધીશું કે L બાય r L બાય r zz આ છે અને બેટન સિસ્ટમ માટે અસરકારક પાતળો ગુણોત્તર તેને વધારીને વધારવામાં આવશે 10 ટકા તેથી તે 80 53 થશે પણ લેસિંગ સિસ્ટમ માટે તે 5 ટકા અને 4 બેટન સિસ્ટમ માટે ગણતરી મુજબ તે 10 ટકા વધ્યો છે તેથી તમે 1 1 સાથે ગુણાકાર કર્યો છે બરાબર હવે અસરકારક પાતળો ગુણોત્તર 180 કરતા ઓછો છે તેથી તે ઠીક છે હવે આ અસરકારક પાતળો ગુણોત્તર અને જો હું તેને ટી લેતો હોય તો આપણે બકલિંગ ક્લાસ c નો ઉપયોગ કરીને ડિઝાઇન કોમ્પ્રેસિવ સ્ટ્રેસ શોધી શકીએ છીએ કોષ્ટક 9 c માંથી આપણે શોધી શકીએ છીએ ડિઝાઇનની સંકુચિત શક્તિ 135 2 MPa છે અને પછી આપણે p A e in f cd માં લોડ વહન કરવાની ક્ષમતા શોધી શકીએ છીએ જે 1451 કિલો ન્યૂટન આવે છે જે 1200 કિલો ન્યૂટન કરતાં વધારે છે તેથી આ ઠીક છે તો આ રીતે લોડ વહન ક્ષમતા જોવા મળે છે તેનો અર્થ એ છે કે જો મને લાગે છે કે લોડ વહન ક્ષમતા ઠીક છે તેનો અર્થ એ છે કે આપણે જે પણ વિભાગ પસંદ કર્યું છે તે બરાબર છે હવે આપણે 2 ચેનલ વિભાગો વચ્ચેની ચેનલોનું અંતર શોધવાનું છે તેથી આપણે જાણીએ છીએ કે 2 Izz 2 માં Iyy A માં s બાય 2 Cyy સંપૂર્ણ ચોરસ બનશે કારણ કે જો તમે જાણો છો કે આ 2 ચેનલ વિભાગ છે હવે આ s છે તેથી જો મારે અક્ષ વિશે Iyy શોધવાની જરૂર હોય તો મારે આ A r ચોરસનું Iyy શોધવાનું છે હું 2 ક્લબ દ્વારા s છે Cyy ખરું તેથી બંનેને સમાન કરીને હું જગ્યા S 218 4 શોધી શકું છું મિલીમીટર તેથી આપણે 220 મિલીમીટરના અંતરનો ઉપયોગ કરી શકીએ છીએ તેથી જો આપણે 220 મિલીમીટરના અંતરનો ઉપયોગ કરીએ તો જરૂરી ભાર સમાન દિશામાં લઈ જઈ શકાય છે લગભગ સમાન દિશામાં સમાન ભાર લઈ શકાય છે હવે આપણે બેટનનું અંતર શોધવાનું છે તેથી કલમ 7 3 માં કહેવામાં આવ્યું છે કે c બાય રાય 0 7 લેમ્બડાઇ કરતા ઓછું હોવું જોઈએ અને 50 કરતા ઓછું હોવું જોઈએ તેથી 0 7 લેમ્બડા આપણે જાણીએ છીએ તેથી સી સી એટલે અંતર 2 બેટન્સ વચ્ચે તેથી જો આપણે રેખાંશ દિશામાં જોઈએ તેથી જો આપણી પાસે અહીં બેટન હોય અને જો આપણી પાસે અહીં બેટન હોય તો C આ હશે 2 બેટન્સ વચ્ચેનું અંતર 2 બેટન સિસ્ટમ્સ વચ્ચે કેન્દ્રથી કેન્દ્રનું અંતર તેથી આ આપણે શોધવાનું છે અને સ્થાનિક બેટન અધિકારને મર્યાદિત કરવાના માધ્યમોના આધારે C શોધવામાં આવશે તેથી C આના પરથી શોધી શકાય છે કે C એ લેમ્બડામાં ryy માં 0 7 કરતા ઓછો હશે તો 0 7 લેમ્બડા વેલ્યુ આપણે પહેલા શોધી કાઢી છે જે 80 53 છે અને ryy 28 3 છે તેથી C વેલ્યુ આવી રહી છે અને c બાય ryy 50 થી ઓછી શરતમાંથી આપણે C 1415 તરીકે શોધી શકીએ છીએ તેથી C આ 2 માંથી ઓછો હોવો જોઈએ તેથી ઓછામાં ઓછું તે 1415 કરતા ઓછું હોવું જોઈએ જેથી આપણે બેટન સ્પેસિંગ 1400 mm તરીકે આપી શકીએ બરાબર તેથી 1400 mm અમે પ્રદાન કરીશું હવે આપણે બેટનનું કદ શોધીશું તેથી પ્રથમ બેટનના કદ માટે આપણે ચોક્કસ બોલ્ટ વ્યાસ પ્રદાન કરવો પડશે કહો કે ચાલો આપણે 20 mm નો બોલ્ટ આપીએ તેથી ધારનું અંતર હું શોધી શકું કારણ કે ધારનું અંતર 1 5 માં d 0 છે d 0 નો અર્થ 20 2 છે તેથી તે 33 મિલીમીટર આવે છે હવે અસરકારક ઊંડાઈ અસરકારક ઊંડાઈ હું શોધી શકું છું કે અમે કોડલ જોગવાઈ મુજબ જાણીએ છીએ જે S Cyy હશે ખરું તેથી અસરકારક ઊંડાઈ ઓછામાં ઓછી આ હશે જે 220 છે અમને S 2 Cyy મૂલ્યમાં 24 4 આપવામાં આવ્યું છે તેથી આ 268 18 બની રહ્યું છે અને કોઈ પણ સંજોગોમાં તે 2 B કરતા વધારે હોવું જોઈએ 2 B નો અર્થ 2 માં 100 જે ફ્લેંજની પહોળાઈ છે તેથી અને આ 200 છે એટલે કે આ ઠીક છે તેથી અસરકારક ઊંડાઈ ઠીક છે તેથી એકંદર ઊંડાઈ હું શોધી શકું છું એકંદર ઊંડાઈ 268 8 2 e હશે 2 e એટલે 33 તેથી હું 334 8 શોધી શકું છું બરાબર તેથી કદાચ આપણે 340 નો ઉપયોગ કરી શકે છે અને બેટનની લંબાઈ હું શોધી શકું છું બેટનની લંબાઈ 220 2 માં 100 લગભગ 420 હશે કારણ કે જો હું આ બેટનને ધ્યાનમાં લઈએ તો બેટનની લંબાઈ આટલી હશે તો આ S છે અને આ b છે અને આ b છે તો S 2 b આ કુલ લંબાઈ છે તેથી આ મને 420 મિલીમીટર આપે છે અને બેટનની જાડાઈ હું શોધી શકું છું કે આપણે બોલ્ટનું પચાસમું આંતરિક અંતર જાણીએ છીએ અને તેનો અર્થ 220 2 માં 50 છે તેથી તે 6 4 આવે છે કદાચ આપણે 8 મીમી આપી શકીએ તેથી બેટનનું કદ 420 બાય 340 બાય 8 તરીકે નક્કી કરી શકાય છે તેથી બેટન પ્લેટનું કદ અમને મળ્યું આ 340 છે અને આ 420 છે બરાબર તેથી આ રીતે આપણે બેટનના પરિમાણો શોધી શકીએ હવે એન્ડ બેટન માટે આ સાચું છે આ એન્ડ બેટન છે કારણ કે મધ્યવર્તી બેટનના કિસ્સામાં અસરકારક ઊંડાઈ થોડી ઓછી હશે મધ્યવર્તી બેટન માટે ક્લોઝ 7 3 મુજબ જાડાઈ તેના ત્રણ ચોથા ભાગની હશે તેથી 220 2 ના ત્રણ ચોથા ભાગમાં Cyy તેથી તે 220 2 નો ત્રણ ચોથો ભાગ બનશે Cyy માં 24 4 છે તેથી 201 6 છે અને તે પણ 2 થી 100 કરતા વધારે છે માત્ર 200 થી વધુ તેથી અમે મધ્યવર્તી બેટન પ્રદાન કરી શકીએ છીએ જે 210 કહે છે તેમ અસરકારક ઊંડાઈ કહે છે તેથી એકંદર ઊંડાઈ અમે 210 2 માં 33 કિનારી અંતર 276 પ્રદાન કરી શકીએ છીએ કારણ કે એકંદર ઊંડાઈ અસરકારક ઊંડાઈ હશે આ અસરકારક ઊંડાઈ d ધાર અંતર છે આ ધાર છે તેથી આપણે આ રીતે એકંદર ઊંડાઈ શોધી શકીએ છીએ તેથી આપણે 300 કહે છે તેમ એકંદર ઊંડાઈ આપી શકીએ છીએ તેથી અમે મધ્યવર્તી બેટનનું કદ 420 તરીકે પ્રદાન કરી શકીએ છીએ કારણ કે લંબાઈ 300 દ્વારા સમાન હશે અને જાડાઈ પણ 8 સમાન હશે તેથી મધ્યવર્તી બેટનનું કદ 420 બાય 300 બાય 8 છે જ્યારે અંતિમ બેટનનું કદ 420 બાય 340 બાય 8 હતું તેથી યાદ રાખો બેટન પ્લેટનું કદ એન્ડ બેટન અને મધ્યવર્તી બેટન માટે અલગ છે મધ્યવર્તી બેટનના કિસ્સામાં પેટર્નનું કદ સામાન્ય રીતે અંતના બેટનના ત્રણ ચોથા ભાગનું હશે અને અમને અંતર પણ મળ્યું અંતર અમે પ્રદાન કરી શકીએ છીએ તેથી અંતર પણ અમને 1400 મિલીમીટર મળ્યું તેથી જ્યારે આપણે બેટન પ્રદાન કરીએ છીએ ત્યારે અંતર 1400 હશે આ બેટન છે આ એક બેટન છે અને આ અન્ય બેટન છે હવે અમે n સભ્યની રચના કરવા માટે ડિઝાઇન દળો શોધીશું એટલે કનેક્શન એ પણ જોવા માટે કે બેટન જે કંઈ અમે પ્રદાન કર્યું છે તે પૂરતું છે કે નહીં તો ડિઝાઇન પ્રક્રિયાની આપણે પહેલા ગણતરી કરીશું તેથી ટ્રાંસવર્સ શીયર ફોર્સ આપણે જાણીએ છીએ એક્શન ફોર્સના 2 5 એક્શન ફોર્સ 1150 છે તેથી આ 28750 ન્યુટન બરાબર આવે છે અને રેખાંશ શીયર Vl હું શોધી શકું છું રેખાંશ શીયર હશે આપણે VC ને NS દ્વારા બરાબર જાણીએ છીએ અહીં C એ બે બેટન વચ્ચેનું અંતર છે જે 1400 છે અને N એ સમાંતર વિમાનો અથવા બેટનની 2 સંખ્યા છે તેથી N એ 2 છે અને c એ બોલ્ટની છતના કેન્દ્રીય વચ્ચેનું લઘુત્તમ ટ્રાંસવર્સ અંતર છે તેથી બોલ્ટ છતના કેન્દ્રમાં વચ્ચેના ઘણા વધુ ટ્રાંસવર્સ અંતર છે તેથી 220 2 માં 5 જો અહીં જોતા હોઈએ કે માફ કરશો આ S છે તો જેમ આ કિસ્સામાં S છે તેમ આપણે આ મેળવી રહ્યા છીએ આ આ આ તેથી જો મેં આ મૂલ્ય મૂક્યું હોય તો Vl 28750 માં 1400 માં 2 બાય 320 માં શોધી શકાય છે તેથી આ મૂલ્ય 62891 ન્યૂટન હશે એ જ રીતે ક્ષણ પણ આપણે શોધી શકીએ છીએ કે તે VC છે 2 N દ્વારા બેટન મોમેન્ટમાં પણ વિકાસ થશે તેથી હું આ મૂલ્ય શોધી શકું છું V એ 28750 છે અને C એ 1400 છે જે અંતર છે 2 માં N એ 2 સમાંતર વિમાનો અથવા બેટન્સની સંખ્યા છે તેથી આ 10 પાવર 6 ન્યૂટન મિલીમીટરમાં 10 06 આવે છે તેથી ડિઝાઇન ફોર્સ આપણને મળે છે હવે આપણે તપાસીએ છીએ તપાસો એટલે કે આપણે એન બેટન માટે તપાસ કરીશું અને અમે મધ્યવર્તી બેટન માટે તપાસ કરીશું તેથી બંને કેસ માટે અમે તપાસ કરીશું તો એન બેટન માટે પહેલા ચાલો જોઈએ એન બેટન શીયર સ્ટ્રેસ માટે મને ખબર પડી કે શીયર સ્ટ્રેસ 62891 હશે ક્ષેત્રફળ 340 બાય 8 છે તેથી 23 12 અને આ 250 થી ઓછો હશે રૂટ 3 બાય 1 1 માં તેથી તે 131 22 બરાબર છે તેથી તે બરાબર છે એ જ રીતે બેન્ડિંગ સ્ટ્રેસ આપણે શોધી શકીએ છીએ બેન્ડિંગ સ્ટ્રેસ એ આપણે જાણીએ છીએ કે 6 M બાય td ચોરસ છે તેથી 6 M એ 10 06 માં 10 ની ઘાત 6 છે t 8 છે અને d એ 340 ચોરસ છે તેથી આ 65 27 MPa આવે છે અને તેને કરવું પડશે 250 બાય 1 1 કરતા ઓછું હોવું જોઈએ એટલે કે 227 છે તો આ પણ બરાબર છે તેથી આ ચેક કરવામાં આવ્યું છે તેથી એન બેટન આપણે ચેક કર્યું છે હવે આપણે મધ્યવર્તી બેટન માટે તપાસ કરીશું મધ્યવર્તી બેટન માટે શીયર સ્ટ્રેસ વધારે હશે કારણ કે ક્રોસ સેક્શન ઓછું છે ઊંડાઈ ઓછી છે તેથી શીયર સ્ટ્રેસ 62891 બાય 300 ટુ 8 131 22 કરતા 26 2 ઓછો હશે જે અગાઉ જોવા મળે છે અને તે જ રીતે બેન્ડિંગ સ્ટ્રેસ 6 માં 10 06 મળી શકે છે 10 માં પાવર 6 બાય 8 માં 300 ચોરસ 83 83 જે 227 એમ્પીયર કરતા ઓછો છે તો તેનો અર્થ એ છે કે મધ્યવર્તી બેટનનું કદ પણ બળના દૃષ્ટિકોણથી બરાબર છે હવે આપણે જોડાણ માટે જઈશું કનેક્શન એટલે અહીં આપણે વધુ કનેક્શન માટે જઈ રહ્યા છીએ બરાબર ને અને અમારે શીયર અને બેન્ડિંગને કારણે બોલ્ટની ડિઝાઈન કરવી પડે છે જેથી આપણે 20 મીમી વ્યાસના બોલ્ટનો ઉપયોગ કરી રહ્યા છીએ જેથી હું શીયર સ્ટ્રેન્થ શોધી શકું ડિઝાઈન શીયર સ્ટ્રેન્થ રૂટ 3 ગામા એમબી દ્વારા An BF ub હશે અને તે સિંગલ શીયર હશે તેથી તે સિંગલ શીયર હશે તેથી હું N s ની કિંમત ગણું છું જેથી તે 45 27 કિલો ન્યૂટન આવે અને અમે જાણીએ છીએ કે ન્યૂનતમ પિચ 50 mm છે 2 5 ગેજ છે ન્યૂનતમ ધાર 33 mm આવી રહી છે તેથી અમે 35 આપી શકીએ છીએ અને તે 50 આવે છે હું 60 સાચું કહું છું તેથી જો હું 60 તરીકે પિચ અને 35 તરીકે ધાર આપું તો મને K b ની કિંમત 0 53 બરાબર છે e બાય 3d0 p બાય 3d0 ઓછા 0 25 તેમાંથી જો હું ગણતરી કરું તો મને Kb ની કિંમત 0 53 તરીકે મળે છે બેરિંગ સ્ટ્રેન્થ બોલ્ટ વેલ્યુ બોલ્ટની બેરિંગ સ્ટ્રેન્થ 2 5 માં Kb માં d માં t t એ ગામા mb દ્વારા 8 ino fu છે ગામા mb મૂલ્ય 1 25 છે તેથી જો હું ગણતરી કરું તો મને 69 5 કિલો ન્યૂટન મળશે તેથી બોલ્ટની કિંમત આ Vd sb અને Vd pb એટલે કે 45 27 કિલો ન્યૂટન કરતાં ઓછી હશે તેથી બોલ્ટની કિંમત તમે શોધી શકો છો હવે બોલ્ટની આવશ્યક સંખ્યા તમે શોધી શકો છો બોલ્ટની સંખ્યા મને બોલ્ટ મૂલ્ય દ્વારા 62891 મળ્યું તે 45 27 માં 10 ક્યુબ છે આ ન્યુટન બરાબર છે તેથી 1 39 એટલે કે હું 1 39 આપી શકું છું તેનો અર્થ એ કે હું 2 પ્રદાન કરું છું પરંતુ હું 4 બોલ્ટ પ્રદાન કરીશ કારણ કે તે માત્ર આવતું નથી એકલ ક્રિયાને કારણે તે માત્ર શીયર અથવા ક્ષણને કારણે નથી પણ તે સંયુક્ત ક્રિયાને કારણે પણ આવી રહ્યું છે તેથી સંયુક્ત ક્રિયા માટે મારે તપાસ કરવી પડશે તો સંયુક્ત ક્રિયા માટે આ 2 પૂરતા છે જો માત્ર શીયર ફોર્સ હોય પરંતુ મોમેન્ટ પણ ત્યાં છે તેથી મારે સંયુક્ત ક્રિયા શોધવાની છે અને પછી આપણે તપાસ કરવી પડશે કે આ 4 નંબરના બોલ્ટ બરાબર છે કે નહીં તેથી શીયરને કારણે દરેક બોલ્ટમાં બળ 62891 હશે તે 15723 ન્યૂટન છે તેથી આ આપણે બરાબર મેળવ્યું હવે જો આપણે 4 બોલ્ટ આપીએ તો મારે એ શોધવું પડશે કે પીચ અને એજ જમણી બાજુ શું હશે હવે કુલ ઊંડાઈ જાણીતી છે કે જે નિશ્ચિત છે તે D છે કુલ ઊંડાઈ D છે તેથી હું P શોધી કાઢું છું જો આ P છે તો પિચ D 2 e બાય 3 હશે તેથી અંત માટે બેટન ડી 340 છે કહો કે અમે P 35 છે તેથી 2 માં 35 જમણે 3 દ્વારા પ્રદાન કરીએ છીએ તેથી આ 90 mm બની રહ્યું છે તો ચાલો આપણે 90 mm કાયદો બરાબર તરીકે પીચ પ્રદાન કરીએ તેથી જો પિચ 90 મીમી હોય તો જો આપણે ક્ષણ જોશું તો તે ક્ષણ હશે જે રીતે આપણે એક લાઇનમાં બોલ્ટ પ્રદાન કર્યો છે તેથી મારે આ બોલ્ટમાં ક્ષણ શોધવાની છે આ બોલ્ટમાં અને ક્ષણ આ રીતે કાર્ય કરશે તેથી મારી પાસે છે સબમિશન r સ્ક્વેર સબમિશન r સ્ક્વેર શોધવા માટે મારે એ શોધવું પડશે કે આ 45 હશે કારણ કે 90 કુલ છે અને આ 90 હશે તેથી એક્સ્ટ્રા બોલ્ટ ડિસ્ટન્સ 135 હશે તેથી સબમિશન r સ્ક્વેર 45 ચોરસ હશે 135 ચોરસ 2 માં 2 બાજુમાં તેથી સબમિશન r ચોરસ 40500 મિલીમીટર ચોરસ બનશે તેથી ચળવળને કારણે બળ કહો Fm ક્ષણને કારણે બળજબરીપૂર્વક હું શોધી શકું છું કે સબમિશન r વર્ગ દ્વારા M r બરાબર છે તેથી M અમને પહેલા 10 06 ક્ષણો મળી જે અમને બેટનમાં બરાબર મળી અને r એ એક્સ્ટ્રીમ બોલ્ટ પર મહત્તમ ક્ષણ વિકસિત થશે તેથી સબમિશન દ્વારા હું 135 થઈશ r ચોરસ 40500 થશે તેથી જો તમે ગણતરી કરશો તો તમને 33533 ન્યૂટનની કિંમત મળશે તેથી પરિણામી બળ હવે હું શોધી શકું છું પરિણામી બળ શું હશે 1 આ Fm છે અને શીયર કહે છે કે Fs આ દિશામાં છે તેથી R હું Fs ચોરસ 15723 ચોરસ Fm ચોરસ 33533 ચોરસ પરનો માર્ગ શોધું છું જે 37036 ન્યૂટન આવે છે જે 37 કિલો ન્યૂટન છે અને તે 45 26 કિલો ન્યૂટન કરતાં ઓછો છે કારણ કે બોલ્ટ મૂલ્ય 45 26 કિલો ન્યૂટન છે તેથી પરિણામી બળ 37 કિલો ન્યૂટન બની રહ્યું છે અને જે બોલ્ટ મૂલ્ય કરતાં ઓછું છે તેથી તે ઠીક છે તેથી સંયુક્ત ક્રિયાને કારણે જોડાણ પણ ઠીક છે હવે અમે સંયુક્ત ક્રિયાને કારણે મધ્યવર્તી બેટન માટે તપાસ કરીશું તેથી મધ્યવર્તી બેટન માટે સમાન રીતે આપણે શીયર ફોર્સ શોધીશું જેથી Fs જો હું 4 બાય 62891 શીયર ફોર્સ ગણું તો તે 15723 ન્યુટન છે અને અહીં પિચ D આ 300 2 માં 35 બાય 3 હશે જેથી તે 77 મિલીમીટર હશે 4 બોલ્ટ આપવામાં આવ્યા છે તેથી હું શોધી શકું છું તેથી આ હશે તેથી આ મૂલ્ય 77 બાય 2 હશે એટલે કે 38 5 અને આ મૂલ્ય 77 હશે 77 બાય 2 એટલે કે 115 5 બરાબર તેથી હું સબમિશન r ચોરસ 2 માં 38 5 ચોરસ 115 5 ચોરસ શોધી શકું છું આ 29645 મિલીમીટર ચોરસ હશે તેથી એક્સ્ટ્રીમ બોલ્ટ પર ક્ષણ Fm ના કારણે બળ હું સબમિશન r સ્ક્વેર દ્વારા M r તરીકે શોધી શકું છું M એ 10 06 માંથી 10 ની ઘાત 6 છે r સબમિશન r સ્ક્વેર દ્વારા 115 5 છે અમને 29645 મિલીમીટર ચોરસ મળ્યો છે તેથી આપણે આ મેળવી રહ્યા છીએ 39195 ન્યુટન બરાબર છે તેથી હવે આપણે પરિણામી બળ મેળવવા માટે આ બળને જોડીશું પરિણામી બળ 15723 39195 નું વર્ગમૂળ હશે આ આવી રહ્યું છે 42231 ન્યૂટન એટલે કે 42 23 કિલો ન્યૂટન જે 45 26 કિલો ન્યૂટન કરતાં માત્ર ઓછું છે તેથી અમે જે કંઈપણ પ્રદાન કર્યું છે તે બોલ્ટની સંખ્યા સાચવવામાં આવી છે તો આપણે અહીં જોઈ શકીએ છીએ કે ડાયરેક્ટ શીયરને કારણે જરૂરી બોલ્ટની સંખ્યા 2 હતી પરંતુ અમે આપખુદ રીતે પ્રદાન કર્યું છે એટલે કે આપેલા બોલ્ટની સંખ્યા કમ્બાઈન ઈફેક્ટને કારણે ઠીક છે કે નહીં તે તપાસવા માટે આપણે મનસ્વી રીતે 4 સુધી વધારી શકીએ છીએ અને આપણે જોયું છે કે જો આપણે બોલ્ટની સંખ્યા આપીએ તો તે બોલ્ટ મૂલ્ય સુધી પહોંચતા પહેલા જ પસાર થઈ જાય છે ઠીક છે તેથી જો આપણે જો બેટન પ્લેટોની ડિઝાઇનનો ડાયાગ્રામ જોશું તો તે આના જેવો દેખાશે 2 ચેનલ વચ્ચેનું અંતર 20 થી 20 અને વિભાગ 5 છે મને લાગે છે કે તે 350 છે અને અમે 20 mm બોલ્ટ પ્રદાન કરી રહ્યા છીએ અમે પ્રદાન કરીએ છીએ તે 4 નંબરના બોલ્ટ અને મધ્યવર્તી બેટનનું કદ 420 બાય 300 બાય 8 મીમી અને એન્ડ બેટનનું કદ હશે તેઓએ 420 બાય 340 બાય 8 મીમી પ્રદાન કર્યું છે અને આ 2 બેટન સભ્યો વચ્ચેનું અંતર છે તેથી આ ઉપયોગી ગુણધર્મો છે જે સિસ્ટમના ડિઝાઇન સ્પષ્ટીકરણને જાણવા માટે જરૂરી છે કારણ કે આ ડિઝાઇનના પરિણામો છે ઠીક છે તેથી ડિઝાઇનના પરિણામનો અર્થ એ છે કે 4 નંબરના 20 મીમી બોલ્ટનો ઉપયોગ મધ્યવર્તી અને અંત બંને માટે થઈ શકે છે અને મધ્યવર્તી બેટન માટે તેનું કદ આ 420 બાય 300 બાય 8 હોવું જોઈએ અને અંત માટે બેટનનું કદ 420 બાય 340 વાય 8 હોવું જોઈએ અને અંતર 1400 હોવું જોઈએ આ તે છે જે આપણને યોગ્ય મળ્યું છે હવે આ જ ઉદાહરણ વેલ્ડ કનેક્શનનો ઉપયોગ કરીને આગામી વર્ગમાં કરવામાં આવશે તો આજના વ્યાખ્યાન માટે આભાર